તો આ તે ખરેખર છે જેને તમે વર્ટીકલી ઇન્ટિગ્રેટેડ યુટિલીટીસ તરીકે કહો છો તેનો અર્થ એ કે તમારી પાસે જનરેશન ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશન બધું સાથે છે આ ખ્યાલ હતો અને આઈપીપી એ સ્વતંત્ર પાવર ઉત્પાદકઇન્ડેપેડન્ડ પાવર પ્રોડ્યુસર છે ખરુ ને તેથી થોડુંક આપણે જોયું છે કે ખાસ કરીને લોડ ફ્રીક્વન્સી કંટ્રોલ માટે રીસ્ટ્રક્ચર્ડ પાવર સિસ્ટમ બરાબર તેથી આપણે જોયું છે કે આ તે છે કે તમારો શેડ્યૂલ પાવર ફ્લો કે જે ખરેખર કેવી રીતે 2 એરિયા સિસ્ટમ માટે અને બંને ક્ષેત્રોમાં 2 GENCOs અને 2 DISCOs છે ખરુ ને અને આ એક્સપ્રેશન છે ઉદાહરણ તરીકે ધારો કે જો આપણી પાસે ધારો કે જો આપણે યુનિટ દીઠ મેગાવાટ કહીએ તો આ કહો કે યુનિટ દીઠ મેગાવાટ યુનિટ દીઠ મેગાવાટ ખરુ ને યુનિટ દીઠ મેગાવાટ અને યુનિટ દીઠ મેગાવાટ તેનો અર્થ એ કે આ માંગ આ ખરેખર આ કુલ પાવર ડિમાન્ડ છે કે જે ડીમાન્ડ તે ડિસ્કો 1 માટે જરૂરી છે તેથી આ ખરેખર ડિસ્ટ્રિબ્યુશન કંપની 1 માટે છે જેને ટૂંકમાં આપણે ડિસ્કો 1 તરીકે કહીએ છીએ તે જ રીતે ડિસ્કો 2 દ્વારા આવશ્યક આ કુલ વીજ માંગ છે તેથી આ ખરેખર DISCO 2 માટે છે તે જ રીતે આ ડિસ્ટ્રીબ્યુશન કંપની 3 માટે ટૂંકમાં આપણે DISCO 3 કહીએ છીએ અને આ બીજી ડિસ્ટ્રિબ્યુશન કંપની છે જેને આપણે DISCO 4 કહીએ છીએ બરાબર તેથી આ પાવર DISCOs દ્વારા માંગેલો છે બરાબર હવે તમારી પાસે આ મેટ્રિક્સ Cpf એલીમેન્ટ્સ છે મારો મતલબ કે ત્યાં કેટલો કરાર છે આ DISCOs નો GENCOs સાથે ખરુ ને ઉદાહરણ તરીકે ધારો કે આ ઉદાહરણ માટે માની લો કે જો મારો એ કેટલાક આરબીટ્રરી મૂલ્યની બરાબર છે તો હું કહો કે 0 10 બરાબર મૂકી રહ્યો છું તો પછી તેવી જ રીતે કહો કે જો તે આવું છે જો તેવું માનવામાં આવે તો મારો શિડ્લ્યુડ ટાઇ પાવર ફ્લો શું હશે કે જેથી તેનો અર્થ એ કે જો તમે આ તરફ પાછા જાઓ છો તો આ ડિસ્કો પાર્ટીસીપેશન મેટ્રિક્સ આ તમારો ડિસ્કો પાર્ટીસીપેશન મેટ્રિક્સ છે આ તમારો ડિસ્કો પાર્ટીસીપેશન મેટ્રિક્સ છે અને આપણે ત્યાં શું લીધું છે કે આ મેટ્રિક્સમાં જો આપણે આ પ્રમાણે લખીએ જો હું આ મેટ્રિક્સને ફરીથી લખી લઉં તો ફકત થોડી રાહ જુઓ હું તે દરેકને બનાવીશ કે બધું જ તમારા માટે સ્પષ્ટ થઇ જશે બરાબર ડિસ્કો પાર્ટીસીપેશન મેટ્રિક્સ જ્યાં પણ ફક્ત આ એલીમેન્ટ્સ હું લખીશ કારણ કે બીજી વસ્તુ હું ફક્ત આ એલીમેન્ટ્સ લખીશ નહીં હું લખીશ તેથી તે કિસ્સામાં શું થશે કે તમારી પ્રથમ વસ્તુ એ છે કે આ રીતે આપણે લખ્યું છે કે તમારા ખરુ ને તો પછી આ Cpf મૂલ્ય કે જે Cpf અહીં જો તમે જોશો અહીંયા બરાબર અહીંયા તે આવે છે તેથી આવી રહ્યું છે તેથી આગળ તમે પર આવો બરાબર પહેલા મને લખવા દો પછી તેથી જો તમે તે તેના પર આવો તેથી આ ખરેખર છે ખરુ ને પછી જો તમે અહીં જુઓ ત્યાં છે તો આ ખરેખર 0 10 છે બરાબર તેવી જ રીતે જો તમે તે પર જાઓ છો તે માની લો તો પછી તે આવે છે તેથી આ તમારું 0 20 છે પછી છે તેથી નો કોઈ પ્રશ્ન નથી તેનો અર્થ એ કે આગળ છે એટલે કે તેથી આ 0 10 છે પછી આપણે 0 10 લીધું છે પછી બરાબર તેનો અર્થ છે કે જ્યારે તેઓ તમારા જે છે જેને તમે ટાઇ પાવર શેડ્યૂલ સમીકરણ કહો છો ત્યારે તમે 1 2 ની દિશામાં જોશો ફક્ત આ ભાગ આવી રહ્યો છે અને અહીં ફક્ત આ ભાગો છે જે આવી રહ્યા છે આ ડિસ્કો પાવર ડિમાન્ડથી સંબંધિત છે જો કોઈ એલીમેન્ટ ત્યાં હોય તો તેનો અર્થ એ છે કે ડિસ્કો એ તમારા જેને તમે કહો છો તે તેના પોતાના ક્ષેત્રનાં GENCOs પાસેથી પાવરની માંગ કરે છે તેથી આનો અર્થ એ કે તેઓ ક્યારેય ટાઇ લાઇન પાવર સમીકરણમાં આવશે નહીં પરંતુ આ એક આ કર્ણડાયાગોનલ 1 આવશે કે તેનો અર્થ એ કે અહીં 1 3 1 4 2 3 2 4 અને અહીં 3 1 3 2 4 1 4 2 આ એક તે આવશે કે જેને તમે શેડ્યૂલ ટાઇ લાઈન પાવર ફ્લો સમીકરણ કહો છો તેથી તેનો અર્થ એ છે અને મારી આપણી આ વસ્તુ છે આ આપણે આ ડેટા લીધો છે અમે લીધો છે જ્યારે અમે આ વિડિઓ વાંચીશું કૃપા કરીને નોંધ બુક પર નોંધો કારણ કે અહીં પછી તમારે તમારી સ્લાઇડ પર જે તમે કહો છો તેના પર પાછા જવાની જરૂર નથી અથવા આ તમે જાતે કરી શકો છો જ્યારે તમે આ જુઓ છો ત્યારે કૃપા કરીને આ ડેટા બરાબર નોંધો ખરુ ને તો પછી શું થશે કે જેને તમે આ ગણતરી કહેશો તે પછી આ ટાઇ લાઇન પાવર ફ્લોનું શું મૂલ્ય છે તેથી તે કિસ્સામાં આ સમીકરણ છે કે તમે આ સમીકરણ કહો છો આ પણ જ્યારે તમે આનો અભ્યાસ કરશો ત્યારે કૃપા કરીને તે નોંધો કે જેને આમાં ફરીથી ધ્યાન આપવાની જરૂર નથી અને તેથી તમે તમારી જાતે કરી શકો છો મારો ખરુ ને તેથી બરાબર તેથી તેથી તેથી પ્રથમ ટર્મ એ છે ગુણ્યા આપણે 0 1 લીધું છે તેથી ગુણ્યા 0 1 વત્તાinto 0 1 plus તમારા બરાબર તે ખરેખર છે આ શેડ્યૂલ પાવર બરાબર છે પ્લસ માઈનસ જે પણ આવશે તેનો કોઇ વાંધો નથી હું બચાવવા માટે છું ત્યારે હું આ 1 ની અહીં ગણતરી કરી રહ્યો નથી હમણાં અહીં આવતાં પહેલાં મેં કોઈ ગણતરી કરી નથી તેથી જે પણ તે આવે છે તે આવે છે જો તે સકારાત્મક મૂલ્ય છે તેનો અર્થ છે જો સકારાત્મક મૂલ્ય જો નું સકારાત્મક મૂલ્ય છે તો છે તેનો અર્થ એ છે કે પાવર ખરેખર 1 થી 2 તરફ વહેતો હોય છે અને જો તે નકારાત્મક છે તો પાવર ખરેખર 2 થી 1 સુધી વહે છે જે છે જે વસ્તુ તે છે તે શેડ્યૂલ પાવર છે મારો મતલબ છે કે તેઓ જે પણ સંપર્ક કરે છે તે મુજબ કે આ પાવર ટાઇ લાઇન તરફ વહી જશે તે તમારી 3 ફેઝ ટ્રાન્સમિશન લાઇનથી જોડાયેલ 2 ક્ષેત્ર છે આપણે ટાઇ લાઇનને કહીએ છીએ બરાબર અને તે જે આવશે તે તમારો શેડ્યૂલ પાવર ફ્લો છે તેથી આવી રીતે કે આપણે ગણતરી કરી શકીએ બીજી વાત એ છે કે મારો મતલબ કે સ્થિર સ્થિતીમાં તે શું હશે કે તમારી જનરેશન કંપનીઓ GENCO 1 GENCO 2 GENCO 3 GENCO 4 દ્વારા ઉત્પન્ન પાવર શું હશે ઉદાહરણ તરીકે તેથી આ હું કમ્પ્યુટીંગગણતરી નથી કરી રહ્યો તમે અહીં માત્ર તે છે તે કરી શકો છો બરાબર તેથી બીજી વસ્તુ એ છે કે તમારો GENCO 1 માની લો કે હું GENCO હું કેપિટલ લેટરમાં GENCO 1 જનરેશન કંપની બનાવી રહ્યો છું ધારો કે સ્થિર સ્થિતી છે ધારો કે તે પાવર પેદા કરે છે કે બરાબર છે અથવા હું મૂકી શકું કોઇ વાંધો નથી કહો કે GENCO 2 સ્થિર સ્થિતી તરીકે કહો તે સ્થિર સ્થિતી બનાવે છે ખરુ ને તેવી જ રીતે GENCO 3 તે નિર્માણ કરે છે ખરુ ને અને GENCO 4 બરાબર તે તમારોછે ખરુ ને તો પછી તેનું સમીકરણ કેવી રીતે શું થશે તો માની લો કે આ બાજુ તમે બનાવશો કે જેના બરાબર તે તમારા બધા DPM છે કે તે આવશે ડિસ્કો પાર્ટીસીપેશન મેટ્રિક્સ તેથી Cpf આવશે તેથી તે કિસ્સામાં તમે અહીં આ મેટ્રિક્સ લખો

તેનો અર્થ છે ધારો કે આ ડેલ્ટા પીએલ 1 ખરેખર તે ડિસ્ટ્રીબ્યુશન કંપની 1 ની પાવર ડિમાન્ડ છે તેનો તમારા GENCO 1 સાથે કરાર હશે પછી GENCO 2 પછી GENCO 3 અને GENCO 4 સાથે છે બરાબર જો તમે આ તરફ ધ્યાન આપો છો તો જો મારો અર્થ છે કે આ કરાર પાસે GENCO છે આ GENCO 1 તેનો તે GENCO 1 સાથે કરાર છે તે આ એક છે બરાબર જો તમે DISCO તરફ જોશો માફ કરશો DISCO 1 નો GENCO 1 સાથે કરાર છે તે પછી DISCO 2 બરાબર તેનો તમારા આ GENCO 1 સાથે પણ પણ કરાર છે કે જે છે તે પછી ડિસ્ટ્રીબ્યુશન કંપની 3 તેનો આ 1 સાથે થોડો સંપર્ક છે કે જે છે અને ડિસ્ટ્રીબ્યુશન કંપની 4 નો તેનો આ 1 સાથે સંપર્ક છે જેનો અર્થ છે કે જો તમે આનો ગુણાકાર કરો છો તો તે તમારું હશે જેને તમે કહો છો તે આ વસ્તુ દ્વારા આ પાવર પેદા થશે તે આ GENCO 1 છે GENCO 2 આની જેમ છે અને આ બાજુ જો તમે બનાવો છો તેથી આ તે જે પણ DISCO 1 નો કોન્ટ્રેક્ટ છે તે સાથે GENCO 1 છે DISCO 2 એ GENCO 1 છે આ DISCO 3 જુઓ GENCO 1 અને DISCO 4 સાથેનો આ ખૂબ જ અપૂર્ણાંક મૂળભૂત રીતે જો તે માંગ છે તે છે તો GENCO 1 એ સપ્લાય કરવું પડશે કે ગુણ્યા DISCO 2 એ તમારા જેને તમે કહો છો તેની સાથે સંપર્ક છે તેથી અને તેનો GENCO 1 સાથે કરાર છે તેથી પછી વત્તા DISCO 3 નો પણ GENCO 1 સાથે કરાર છે અને અપૂર્ણાંક છે તેની માંગ એ તમારો છે તે હશે અને DISCO 4 માની લો કે માંગ એ કુલ છે પરંતુ અપૂર્ણાંક એ GENCO 1 સાથે કરાર છે તે હશે બરાબર તેથી જ આનો અર્થ છે કે GENCOs દ્વારા સ્થિર સ્થિતીમાં ઉત્પન્ન થયેલ કુલ પાવર તે આ રીતે થશે ખરુ ને એટલે કે ધારો કે આ મેટ્રિક્સ તમને જણીતો છે આ તે પણ તમને જાણીતા છે પછી આપમેળે તમે ની ગણતરી કરી શકો છો તેથી દાખલો હું બતાવી રહ્યો નથી પરંતુ તમે તમારી વસ્તુ ઉત્પન્ન કરી શકો છો પરંતુ માત્ર એક બાબત એ છે કે આ બધા કોલમ એલીમેન્ટનો સરવાળો 1 હોવો જોઈએ આ આ બધા કોલમ એલીમેન્ટનો સરવાળો 1 હોવો જોઈએ જ્યારે તમે આ લેતા હોવ ત્યારે તમારે સાવચેતી રાખવી પડશે આ બરાબર અને તમે તમારો પોતાનો મેટ્રિક્સ હમણાં જ બનાવી શકો છો અને તમે કેટલાક લો છો પછી તમે જાણશો કે આ GENCO 1 કેટલું ઉત્પન્ન કરશે GENCO 2 જનરેટ કરશે GENCO 3 જનરેટ કરશે અને GENCO 4 જનરેટ કરશે ખરુ ને અન્ય ઘણા મુદ્દાઓ ત્યાં છે પરંતુ તે તમને ખબર છે કેમ કે તે BTECH કોર્સ ત્રીજા વર્ષ અને ચોથા વર્ષ માટે છે અને તેથી જ સિમ્યુલેશન અને અન્ય વસ્તુ આ વસ્તુને મેં છોડી દીધી છે તે તમારા માટે જરૂરી નથી ફક્ત આ સમજણ તેના કરતાં વધુ મહત્વની છે બરાબર હવે તે છે તેથી જ આ મેટ્રિક્સ આપવામાં આવ્યો છે અને કેવી રીતે અને GENCO 1 જનરેશન ખરેખર આ એક છે તે અહીં પહેલેથી જ આપવામાં આવેલ છે તેથી તમે તેને સરળતાથી કરી શકો છો ખરુ ને હું જોઈશ કે એસાઇમેન્ટમાં અથવા કંઈક આ પ્રકારની સમસ્યા ત્યારે આપી શકાય છે જ્યારે તે વસ્તુ થશે બરાબર તેથી આ સાથે તે લોડ ફ્રીક્વન્સી કંટ્રોલ જે છે તે આપણે અહીં સમાપ્ત કરીએ છીએ અને પૂર્ણ કરીએ છીએ પછી આપણે તે અન્ય મુદ્દા લઈશું જે તમારું યુનિટ કમીટમેન્ટ છે પ્રથમ વસ્તુ હું તમને યુનિટ કમીટમેન્ટ અંગે જણાવું છું તે ખરેખર વિશાળ વિષય છે પરંતુ મેં વિચાર્યું કે ઓછામાં ઓછું તમારે થોડુંક થોડુંક જાણવું જોઈએ ઘણા મુદ્દાઓ ત્યાં છે અને વર્ગખંડમાં સમસ્યાઓનું નિરાકરણ કરવું લગભગ અશક્ય છે પરંતુ કંઈક હશે જો કંઇક આપવામાં આવે છે તો પછી તમે સરળતાથી તેને હલ કરી શકો છો પરંતુ જો તમે સામાન્ય અર્થમાં યુનિટ કમીટમેન્ટને શોધવા માટે પ્રયાસ કરો છો જો કે ઘણા મુદ્દાઓ હોવા છતાં ત્યાં ઘણા અવરોધો છે ત્યાં તમારી શરૂઆત જેવી જ છે શટ ડાઉન મુદ્દાઓ ત્યાં છે તે યુનિટ કમીટમેન્ટમાં અન્ય ઘણા અવરોધો સામેલ છે માની લો કે દર કલાકે જો તમે કલાકના લોડ વિવિધતાને ધ્યાનમાં લો તો પછી દરેક કલાકે તમને જોવા મળશે કે લોડ બદલાઇ રહ્યો છે બરાબર દર કલાકે તમે જોશો કે લોડ માંગ બદલાઈ રહી છે તેનો અર્થ એ છે કે દર કલાકે તમારે જનરેશન બદલવું પડશે ધારો કે પાવર પ્લાન્ટમાં તમારી પાસે કહો કે 5 6 અથવા 7 જનરેટર છે તેથી તમે જાણો છો કે કયું જનરેટર પાવર ઉત્પન્ન કરવામાં સૌથી વધુ આર્થિક છે કારણ કે જનરેટર કે જેની બળતણ ખર્ચ લાક્ષણિકતા અલગ છે ધારો કે તેઓ સરખા નથી તેથી તે સ્થિતિમાં શું થશે કે ધારો કે આજે આ ક્ષણે માની લો કે પાવર ડિમાન્ડ કહો કે 1000 મેગાવાટ બરાબર છે તેથી મારી પાસે મારી પાસે યુનિટ છે કે જેની કુલ ઇન્સ્ટોલ ક્ષમતા કહો કે તે 1500 અથવા 1600 મેગાવાટ હોઈ શકે છે આનો અર્થ એ કે કુલ પેદા કરવાની ક્ષમતાટોટલ જનરેશન કેપેસીટી એ તમારી પાસે તમારી લોડ ડિમાન્ડ કરતા વધુ છે આ ઉપાય એ છે કે ત્યાં ફોલ્ટ અથવા અન્ય કોઇ કારણોસર યુનિટમાં નિયમિત આઉટેજ અથવા દબાણ આઉટેજ થવાની સંભાવના છે હવે તેથી મારે તે પસંદ કરવાનું છે કે ક્યું જનરેટર પાવર પેદા કરવા માટે શામેલ હોવું જોઈએ અને કેટલું કે જેથી તમારી ઓપરેટિંગ કિંમત લઘુત્તમ હશે અને કેટલા એકમ તેના માટે પ્રતિબદ્ધકમીટેડ હશે અને તે યુનિટ કમીટમેન્ટ છે ધારો કે તમારે હજાર મેગાવાટ સપ્લાય કરવાના છે તમારે ચલાવવાની જરૂર નથી કે જેને તમે બધા 5 યુનિટ કહો છો તમારી પાસે ધારો કે 2 હોઈ શકે જો તમારી પાસે મોટા 2 3 અથવા 4 યુનિટ્સ પૂરતા હોઈ શકે જો તમારી પાસે 6 અથવા 7 છે અને બીજી વાત એ છે કે તે યુનિટ કમીટમેન્ટનો મુદ્દો ખરેખર તે તમારા માટે આવે છે જે તમે મુખ્યત્વે થર્મલ પાવર પ્લાન્ટ માટે કહો છો કારણ કે હાઇડ્રો પાવર હાઈડ્રો પાવર કેસ જે હાઈડ્રો જનરેશન ખૂબ જ ઝડપથી ઉભું કરી શકે છે અને તે ખૂબ જ ઝડપથી લોડને પહોંચી શકે છે પરંતુ થર્મલ પાવર પ્લાન્ટના કિસ્સામાં તે ખરેખર તમે જે કહો છો તે જ શરૂ કરવામાં જેને તમે કહો છો વીજળી ઉત્પન્ન કરવામાં તે 2 થી 8 કલાકનો સમય લેશે શટ ડાઉન કેસ માટે આ એક બીજી બાબત છે કે થર્મલ પાવર પ્લાન્ટ ફક્ત તમે તરત જ બંધ કરી શકતા નથી તો આ તમારા માટે એક પ્રશ્ન છે કે તે ખૂબ જ રસપ્રદ પ્રશ્ન છે ધારો કે ત્યાં કોઈ થર્મલ યુનિટ છે અને તે ચાલી રહ્યો છે કહો કે તે માત્ર છે ધારો કે તેનું રેટીંગ છે કહો કે ઉદાહરણ તરીકે 250 મેગાવાટ ઉદાહરણ તરીકે કહો કે રેટેડ ક્ષમતા અને ધારો કે તમે કોઈ કારણસર તેને બંધ કરવા માંગતા હોવ તો બરાબર અને પ્રશ્ન એ છે કે શટ ડાઉનને પૂર્ણ કરવામાં કેટલી સેકંડ મિનિટ અથવા કલાકનો સમય લાગશે ખરુ ને તે એક રસપ્રદ પ્રશ્ન છે જે હું જાણું છું કે તમારે કેટલાકે તમારે વિચારવું પડશે અને તમારે આનો જવાબ આપવો પડશે કે ધારો કે હું તે સંપૂર્ણ જનરેટર ટર્બાઇન જનરેટર સિસ્ટમને સ્થિર સ્થિતીરોકવા પર લાવવા માંગું છું તેથી તે કેટલા કલાકો લેશે કોઈ પણ રીતે તે મિનિટ અથવા સેકંડ નહીં પરંતુ તે કલાકો છે તેથી તમે તેને 0 ગતિ પર લાવવા માટે કેટલા કલાકોની અપેક્ષા કરો છો અને તેનું કારણ શું છે તે શા માટે લાંબો સમય લેશે અને કારણ શું છે ખરુ ને તેથી આ તમારા માટે એક પ્રશ્ન છે અને ધારો કે તમારી પાસે આ ગણિતમાં જતા પહેલા અહીં ખૂબ ઓછું છે પરંતુ સમજણ વધુ છે માની લો કે તમારી પાસે 5 યુનિટો છે જે ધારે છે કે આ ક્ષણે 1000 મેગાવોટ પાવર સપ્લાય કરશે અને માનો કે મારા 3 યુનિટો3 યુનિટ્સ સંચાલન અને પાવર સપ્લાય કરી રહ્યા છે તેથી તે કિસ્સામાં અન્ય 2 યુનિટો કહો કે તે તમારા માટે સ્થિરઅટકેલા હતા તેનો અર્થ એ કે તે કોઈ લોડની સ્થિતિ હેઠળ નથી અથવા ચાલી રહ્યા નથી તેથી જો ત્યાં યુનિટ નુ સબ શટ ડાઉન છે તેથી તેમાં અથવા અચાનક લોડ વધારો બંને પણ થઈ શકે છે બરાબર તેથી તે જનરેટર્સ વીજ પુરવઠો આપી શકતા નથી ધારો કે 2 યુનિટ બંધ થયેલા છે પછી 1 જનરેટર હજાર મેગાવાટ સપ્લાય કરી શકશે નહીં તો તે સંજોગોમાં તમારી પાસે કોઈ ફાજલ યુનિટસ્પેર યુનિટ અથવા સ્પીડિંગ યુનિટ પણ નથી કે જેથી તમે તેને કનેક્ટ કરી શકો અને પાવર સપ્લાય કરી શકો તેનો અર્થ એ છે કે સરળ ઉપાય એ લોડ શેડિંગ છે પરંતુ ધારો કે જો પરંતુ જો તમારી પાસે તે હાઇડ્રો જનરેશન બરાબર હાઈડ્રો પાવર જનરેશન છે તો તે કિસ્સામાં હાઇડ્રો તમે તેને તમારી પાસે લાવી શકો છો જેને તમે ઓપરેશન કહો છો જેથી તે તેને લોડ સપ્લાય કરવા માટે જોડે છે કારણ કે હાઇડ્રો જનરેશનને ખૂબ જ ઝડપથી પસંદ કરી શકે છે બરાબર અને મારો અર્થ એ છે કે તે ખૂબ જ ઝડપથી જનરેશન પસંદ કરી શકે છે તેથી તે કિસ્સામાં કોઈ સમસ્યા નથી પરંતુ એમ માનીને કે હાઈડ્રો જનરેશન ઉપલબ્ધ નથી તેથી તે કિસ્સામાં તમારે જાણવું જોઈએ કે તમારે જોવું જોઈએ કે તમે જાણો છો કે આ એક ખૂબ જ છે અને તમારે જે કરવાનું છે તે ખરેખર છે આ મૂળરૂપે તે છે કે તમે જાણતા હોવ કે જો તમે કોષ્ટક શોધી કાઢયું છે કે કયા કલાકમાં ક્યો યુનિટ ચાલશે જેમ કે તમે જેને કહો છો તે ઓપરેટિંગ કિંમત ન્યૂનતમ રહેશે કારણ કે તમે જે પણ પાવર ઉત્પન્ન કરો છો તે બધું બરાબર છે પરંતુ ત્યાં એક વસ્તુ છે ધારો કે જો તમારી પાસે તમારો પોતાનો ઉદ્યોગ છે તો તમે પણ નફો જ જોશો બીજું કશું જ નહીં તે એક વ્યવસાય છે તેથી તે કિસ્સામાં તમારે તે અર્થતંત્ર જોવું પડશે કે વીજ ઉત્પાદનના ખર્ચને હું કેવી રીતે ઘટાડી શકું તે કેવી રીતે હશે જેમ કે હું વધુ નફો મેળવી શકું અથવા અન્ય રીતે પણ હું તમારો વેચવાનો પાવર સસ્તા દરે આપી શકું છું ખરુ ને તેથી યુનિટ કમીટમેન્ટ એક વિશાળ 1 છે આવી સમસ્યા હલ કરવા માટે ઘણી તકનીકીઓ છે પરંતુ તે ખૂબ જ સમય માંગી લેવાની પ્રક્રિયા છે પરંતુ આપણે એક સરળ વસ્તુ જોઇશું બરાબર આપણે એક સરળ વસ્તુ જોઇશું કે જેનાથી તમને યુનિટ કમીટમેન્ટ વિશે કેટલાક વિચારો મળી શકશે ખરુ ને હવે તેથી તે પ્રથમ વસ્તુ એ છે કે તે યુનિટ કમીટમેન્ટ ખરેખર તે બધા યુનિટો બધા જ ઉપલબ્ધ સમયે ચલાવવા માટે આર્થિક નથી કારણ કે ચલાવવાની કોઈ જરૂર નથી કારણ કે હું એ તમને કહ્યું તેમ તે આર્થિક ન પણ હોઈ શકે બીજી વાત તે પ્લાન્ટના યુનિટોને નિર્ધારિત કરવાનું છે કે જે કોઈ ચોક્કસ લોડ માટે ઓપરેટ થવા જોઈએ તે યુનિટ કમીટમેન્ટની સમસ્યા છે કે તમે ચોક્કસ લોડ પૂરો પાડવા માટે કેટલા યુનિટોને કાર્ય કરી શકશો આનો અર્થ એ છે કે દર કલાકે એવી શક્યતા છે કે નવું યુનિટ કેટલાક યુનિટ હોઈ શકે છે મારો અર્થ છે કે તમે જેને કહો છો તે વધુ લોડ સપ્લાય કરવા માટે કનેક્ટ થઈ શકે છે અથવા કેટલાક યુનિટ હોઈ શકે છે તમે જાણો છો કે તે તમે જે કહો છો તે ચાલશે અને ધારો કે પરંતુ લગભગ કોઇ જ લોડ પર નહીં બરાબર તેથી પરંતુ તે સ્પીનીંગ હશે કારણ કે જો તમે થર્મલ યુનિટ માટે કોઈ યુનિટ બંધ કરશો તો તે શરૂ થવા માટે લાંબો સમય લે છે મેં તમને કહ્યું હતું કે ઓછામાં ઓછા 2 થી 8 કલાક તે છે કારણ કે તેમાં એક વિશાળ ડાયનેમિકતા બોઇલરહ્યુઝ ડાયનેમીક્સ બોઇલર પણ શામેલ છે અને બોઈલર ડાયનેમીક્સ એ ખૂબ જ ધીમી છે ખરુ ને બોઈલર ઇકોનોમાઇઝરboiler economizer મારો અર્થ એ છે કે તે ડાયનેમિકતા ખરેખર ખૂબ ધીમી ડાયનેમિકતા છે તે સમય લે છે અને ઘણી બધી નોન લીનારિટીઝ પણ તેમાં શામેલ છે જેમાં તમે શું કહો છો એજીસી મેં તે નોન લીનારિટીઝ કહીશ નહીં તેનો ફક્ત ઉલ્લેખ જ કર્યો છે બરાબર હું માનું છું કે તે અંડરગ્રેજ્યુએટ કક્ષાની બાબતો બરાબર છે પરંતુ ઘણા અવરોધો ત્યાં પણ છે ખરુ ને અને યુનિટ કમીટમેન્ટ માટેનો બીજો મુદ્દો સુરક્ષા છે તેથી આ સમસ્યા થર્મલ પ્લાન્ટ માટે મહત્વની છે મેં તમને કહ્યું હતું જેમ કે અન્ય પ્રકારના જનરેશનની જેમ મેં તમને કહ્યું હતું જેમ કે હાઇડ્રો ઓપરેટિંગ કોસ્ટ અને થર્મલ પાવર પ્લાન્ટની તુલનામાં હાઇડ્રો માટે પ્રારંભિક સમય નહિવત્ છે તેથી કે તેઓ ઓન ઓફ્ફ સ્ટેટસ છે તેથી તે મહત્વનું નથી હાઇડ્રો જનરેશન માટે કે જે ઓન ઓફ્ફ સ્ટેટસ ખરેખર તે મહત્વનું નથી પરંતુ થર્મલ માટે તે ખૂબ મહત્વનું છે એક સરળ પરંતુ સમસ્યાનું પેટા શ્રેષ્ઠ અભિગમ એ પ્રાધાન્યતાનો ઓર્ડર લાદવાનો છે જ્યાં સૌથી વધુ કાર્યક્ષમ યુનિટમાં સૌ પ્રથમ લોડloaded first કરવામાં આવે છે ત્યાર પછી બીજા કાર્યક્ષમ યુનિટ જેમ લોડ વધે છે તે ક્રમમાં આવે છે બરાબર તેથી તે એક ખૂબ જ યુનિટ કમીટમેન્ટ છે ખરેખર જેને તમે કહો છો તે ખૂબ જ સમય માંગી લેવાની પ્રક્રિયા છે તેથી નોંધપાત્ર ગણતરીની બચત પ્રાપ્ત કરી શકાય છે કાં તો તમે શાખા વાપરી શકો છો અને અહીં બાઉન્ડ આપણે જોઈશું નહીં અથવા ડાયનેમિક પ્રોગ્રામિંગ પદ્ધતિ આપણે અહીં ડાયનેમિક પ્રોગ્રામિંગ પર થોડુંક જોઇશું પરંતુ બધી ગણતરીઓ કરી શકાતી નથી હમણાં જ હું તમને બતાવીશ કે આપણે તે કેવી રીતે કરી શકીએ છીએ કેટલાકની તરફેણ કરવામાં આવશે તેથી સંયોજનના અર્થશાસ્ત્રની તુલના કરવા માટે કેટલાક સંયોજનને જરા પણ પ્રયાસ કરવાની જરૂર નથી કારણ કે ત્યાં કેટલાક સંયોજનો છે તેથી અહીં તમે શોધી શકશો કે વસ્તુઓ ખૂબ જ જટિલ છે મારો મતલબ કે તેટલું જટિલ નથી કે જેને તમે કહો છો તે ઓપરેટિંગ કોસ્ટનો ખર્ચ ખૂબ જ ઊંચો છે ખરુ ને પછી ડાયનેમિક પ્રોગ્રામિંગ પદ્ધતિ હંમેશા તે છે ત્યાં પણ ઘણી અન્ય પદ્ધતિઓ છે પરંતુ માત્ર ડાયનેમિક પ્રોગ્રામિંગ મેં થોડુંક વિચાર્યું છે હું તમને કહીશ સોફ્ટ કમ્પ્યુટિંગ તકનીકીઓ આજકાલ ઉપલબ્ધ છે અને મારો અર્થ છે કે તે ખૂબ સારા પરિણામ આપે છે પરંતુ કેટલીક સોફ્ટ કમ્પ્યુટિંગ ઘણો બધો સમય પણ લે છે પરંતુ તે લગભગ બધી જ રીતે મહત્તમ પરિણામ આપે છે બધામાં શ્રેષ્ઠની નજીક અથવા શ્રેષ્ઠ પરિણામ ખરુ ને તેથી કોઈ ચોક્કસ સમસ્યામાં યુનિટ કમીટમેન્ટ ટેબલ એ સંપૂર્ણ લોડ સાઇકલ માટે આવવાનું છે લોડ સાઇકલનો અર્થ છે ધારો કે તમારી પાસે 24 કલાક લોડ સાઇકલ છે તેથી પ્રથમ કલાક બીજો કલાક ત્રીજો કલાક આની જેમ ખરુ ને અને જો લોડ માં વધારો ઘટાડો માનવામાં આવે તો પરંતુ મર્યાદિત માપના સ્ટેપફાનાઇટ સાઇઝ સ્ટેપ છે અને આપણે લઈ રહ્યા છીએ કે તે લોડ એ ડિસ્ક્રેટ સ્ટેપમાં વધી રહ્યો છે અલબત્ત વાસ્તવિકતામાં તે સાચું નથી પરંતુ આપણે તમે જાણો છો કે આપણે અમુક પદ્ધતિઓનું પાલન કરવાનું છે તેથી યુનિટ કમીટમેન્ટ કોષ્ટક એ ડાયનેમિક પ્રોગ્રામિંગ કમ્પ્યુટિંગગણતરી માટે લાભ લેવાસરળતા માટે વાપરી શકાય છે અને જ્યાં યુસીનો અર્થ યુનિટ કમીટમેન્ટ છે યુનિટ કમીટમેન્ટ ટેબલનો અર્થ છે કે તમારે પ્રથમ કલાકનું ટેબલ બનાવવું પડશે બીજા કલાકમાં કેટલા યુનિટ કેટલા યુનિટ આની જેમ ખરુ ને તે ઓનલાઇન સમસ્યા હોઇ શકે નહીં બરાબર જો તમારી પાસે બધું છે જો તમને ખબર હોય તો માંગની આગાહી માંગડીમાન્ડ ફોરકાસ્ટીંગ ડીમાન્ડ બધું જ જો તમે જાણો છો તેથી તમે જાણો છો કે તમે આ મહત્તમ યુનિટ કમીટમેન્ટ કોષ્ટકઓપટીમ્મ યુનિટ કમીટમેન્ટ ટેબલ તૈયાર કરી શકો છો જેમાં કો ઓર્ડીનેશન સમીકરણને હલ કરવું જરૂરી નથી આ કિસ્સામાં કો ઓર્ડીનેશન સમીકરણની જરૂર નથી જ્યારે તે જ સમયે યુનિટ કોમ્બીનેશનના પ્રયત્ન કરવાની સંખ્યામાં આ કારણોસર ઘટાડો થયો છે કે માત્ર ડાયનેમિક પ્રોગ્રામિંગ અભિગમ આગળ વધારવામાં આવશે અહીં ડાયનેમિક પ્રોગ્રામિંગ વસ્તુની થોડીક જ બાબત આપણે જોઇશું કુલ ઉપલબ્ધ યુનિટોની સંખ્યા તેમની વ્યક્તિગત કિંમત લાક્ષણિકતા અને લોડ સાઇકલ અને સ્થિરને પ્રાધાન્ય તરીકે ઓળખવામાં આવે છે તેનો અર્થ એ કે આ બળતણ ખર્ચની લાક્ષણિકતા તે ઉત્પાદક પાસેથી ઉપલબ્ધ છે તે ઉપલબ્ધ છે બરાબર અને આપણે ધારી રહ્યા છીએ કે તમારી લોડ સાઇકલ એનો અર્થ એ કે લોડ સાઇકલ અને લોડ કર્વ આપણને જાણીતા છે ખરુ ને લોડ કર્વ આપવામાં આવેલ છે કે આગાહી કરેલ લોડ જે પણ આપવામાં આવે છે સિવાય કે જ્યાં સુધી કોઈ અસામાન્ય ઘટના ન થાય બરાબર ત્યાં સુધી લોડ્સ તે જ વસ્તુને અનુસરે છે બરાબર તેથી આગળ ઉદાહરણ તરીકે ધારો કે જો કેટલીક અગત્યની અંતિમ મેચ ચાલી રહી હોય તો ફૂટબોલ કે ક્રિકેટ કોઇ પણ હોઈ શકે છે તે સમયે આપણે શોધી શકીશું કે તમામ ટીવી ચાલુ થઈ જશે તેથી તે સમયે તે જ સમયે તે પાવર માંગ વધશે ખરુ ને તેથી ઘણા બધા મુદ્દાઓ ત્યાં છે તેથી આગળ તે ધારવામાં આવશે કે દરેક યુનિટ પરનો લોડ અથવા યુનિટ ચાર્જિસનું સંયોજન એ યોગ્ય નાનું છે પરંતુ યુનિફોર્મ સ્ટેપ ઓફ સાઇઝ કે જે ડેલ્ટા મેગાવાટ એનો અર્થ એ કે આપણે જોઈશું કે લોડમાં પરિવર્તન આવશે તે ડેલ્ટા મેગાવાટ હશે મારો અર્થ એ છે કે તે ખૂબ જ નાના સાઇઝ્ના કહો કે તે 1 મેગાવાટ ની સાઇઝ છે તેથી જ મેં કૌંસમાં ડેલ્ટા મૂક્યો છે મેં ને બદલે મેગાવાટ ડેલ્ટા મેગાવાટ બનાવ્યો છે તેથી તમે કોઈપણ 2 યુનિટોથી પ્રારંભ કરો તે કોઈપણ 2 યુનિટોથી આરબીટ્રરીલી રીતે પ્રારંભ કરીને સૌથી આર્થિક જોડાણમોસ્ટ ઇકોનોમીકલ કોમ્બીનેશન 2 યુનિટ્સના સંયુક્ત આઉટપુટના તે બધા તે ડીસ્ક્રેટ લોડ સ્તર માટે નિર્ધારિત છે ખરુ ને પહેલા આપણે 2 યુનિટ્સ લઇશું પછી આપણે બીજું એક ઉમેરીશું ત્રીજું એક ચોથું એક આની જેમ અને તમારી રીત નો કોઈ પ્રશ્ન નથી કે જે રીતે આપણે યુનિટ નંબર 1 2 3 4 તે આરબીટ્રરી છે તે તેના જેવું નથી કે હું પહેલા સૌથી વધુ કાર્યક્ષમ રહીશ પછી બીજું સૌથી કાર્યક્ષમ તેના જેવું કશું જ નથી ફકત આરબીટ્રરી બરાબર તેથી દરેક લોડ લેવલ પર સૌથી વધુ આર્થિક જવાબ કાં તો યુનિટ અથવા એ 2 વચ્ચે કોઇ ચોક્કસ લોડ શેરિંગ સાથે બંને યુનિટ છે ખરુ ને પહેલા આપણે 2 યુનિટ શરૂ કરીશું 2 યુનિટ વચ્ચે હોઈ શકે છે 1 યુનિટ એ પણ આર્થિકસસ્તો હોઇ શકે છે બરાબર તે જરૂરી નથી કે 2 જ્યારે તે હજી પણ ચાલે છે બરાબર ઉદાહરણ તરીકે ધારો કે લોડ 50 મેગાવોટ 2 યુનિટો છે તમે પ્રયાસ કરો છો અને તમે શોધશો કે 1 યુનિટ 50 મેગાવોટ ઉત્પન્ન કરે છે તે સૌથી વધુ આર્થિક છે જો 2 યુનિટ્સ હોય તો પણ શક્ય છે શક્ય છે કહો કે 1 યુનિટ પણ ત્રીસ મેગાવાટ ઉત્પન્ન કરી શકે છે બીજો કદાચ વીસ મેગાવાટ વધી શકે છે તે પણ શક્ય છે બરાબર તેથી 2 યુનિટો માટે ડીસ્ક્રેટ ફોર્મમાં સૌથી વધુ સસ્તી કિંમત કર્વમોસ્ટ ઇકોનોમીકલ કોસ્ટ કર્વ મેળવેલ છે ધારો કે તે ડેટા થોડોક હું તમને બતાવીશ કે તે ઉપલબ્ધ થશે તે એકલ સમકક્ષ યુનિટસિંગલ ઇકવીવેલંટ યુનિટ ખર્ચ કર્વ કોસ્ટ કર્વ તરીકે જોઈ શકાય છે જે આપણે જોઇશું ત્રીજો યુનિટ હવે ઉમેરવામાં આવ્યો છે અને ખરેખર 3 સંયુક્ત યુનિટોનો કોસ્ટ કર્વ શોધવા માટે પ્રક્રિયાને પુનરાવર્તિત કરવામાં આવે છે તેથી આ ડાયનેમિક પ્રોગ્રામિંગ ગઈકાલે 4 5 6 પૃષ્ઠો મને લાગે છે કે બધી ગણતરીઓ થઈ ગઈ છે પછી મને લાગ્યું કે હું આ ગણતરીઓ અહીં બતાવીશ નહીં કારણ કે તે ખૂબ જ વ્યસ્ત હશે તેથી હું ફક્ત 1 કે 2 નાની વસ્તુ બતાવીશ કે તેને કેવી રીતે બનાવવું ખરુ ને તેથી તે નોંધ્યું છે કે આ પ્રક્રિયામાં ત્રીજુ અને પહેલું પણ ત્રીજું અને બીજું પણ તેમના માટે ઓપરેટિંગ સંયોજન તેને કરવાની કોઇ જરૂર નથી ગણતરીના પ્રયત્નોમાં જેને તમે નોંધપાત્ર બચત કહો છો તેના તમારા પરિણામે માની લો કે 1 2 યુનિટો ધારો કે પહેલા 1 અથવા 2 યુનિટો કાર્યરત છે અને તમે શોધશો કે તેમનું સંયોજન એ શ્રેષ્ઠ સંયોજન છે તેથી ડાયનેમિક પ્રોગ્રામિંગમાં જ્યારે ત્રીજો યુનિટ ઉમેરવામાં આવે ત્યારે તમારે ફરીથી ધ્યાનમાં લેવાની જરૂર નથી પહેલા અને ત્રીજા અને બીજા અને ત્રીજા કોઈની જરૂર નથી ખરેખર કોઈ જરૂર નથી બરાબર તેથી આ રીતે ગણતરીની કેટલીક ગણતરીત્મક કાર્યક્ષમતા પ્રાપ્ત થઈ શકે છે મતલબ કે ગણતરીનો પ્રયાસ ઓછો થશે બધા ઉપલબ્ધ યુનિટો પૂરા થઈ જાય ત્યાં સુધી પ્રક્રિયા પુનરાવર્તિત થાય છે પછી તમારે આ રીતે બધા યુનિટોને ધ્યાનમાં લેવા પડશે બરાબર આ અભિગમનો ફાયદો એ છે કે k યુનિટો ને લોડ કરવાની શ્રેષ્ઠ રીત મેળવી છે આ કે કે યુનિટ્સ છે બરાબર તે તદ્દન તમારું છે જેને તમે મહત્તમ નક્કી કરવા માટે તમારું સરળ કહો છો તમારું જેને તમે અહીં કહો છો તે ખરેખર k વત્તા 1 યુનિટો લોડ કરવાની શ્રેષ્ઠ રીત છે તો મૂળભૂત રીતે શું થાય છે કે 1 પછી બીજું માની લો કે આપણી પાસે k યુનિટોની સંખ્યા k યુનિટોની સંખ્યા છે ફક્ત પહેલા તમે 1 અને 2 નો વિચાર કરી રહ્યાં છો પછી 3 જા પછી 4 થા આ રીતે યુનિટોની સંખ્યા કે સુધી છે તેથી આ રીતે તમે ચકાસી શકો છો અને તમે શોધી શકો છો કે શ્રેષ્ઠ સંયોજન શું હશે